વફાદારી સંબંધ અમે ગઈકાલે સેવાઓના વ્યવસાય માટે વ્યૂહરચના કેનવાસની ચર્ચા કરી હતી તે કેનવાસ પર આજે વફાદારી અને સંબંધોના આ સમગ્ર ક્ષેત્રની તપાસ ચાલુ રહેશે અને આપણે જોઈશું કે આજે સેવાઓના વ્યવસાય માટે તે કેટલું મહત્વપૂર્ણ છે અને આવતીકાલના સેવાઓના વ્યવસાયમાં તે કેટલું મહત્વપૂર્ણ હશે તેથી વફાદારી રીટેન્શન રિલેશનશિપ આધારિત માર્કેટિંગનો આ આખો વ્યવસાય સામાન્ય રીતે આ ટૂંકું નામ CRM કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ દ્વારા પ્રખ્યાત છે પરંતુ કેટલાક લોકો તેને સતત સંબંધ સંચાલન કહે છે અથવા કોઈ તેને ગ્રાહક સંબંધ માર્કેટિંગ કહી શકે છે મૂળભૂત રીતે ગમે તે સંરચનામાં અહીંનો કીવર્ડ અથવા ઓપરેટિવ શબ્દ એ સંબંધ છે તમારા વર્તમાન ગ્રાહકો સાથેનો સંબંધ છે CRM સિસ્ટમનો ઉદ્દેશ્ય હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર આપણે આજના સત્રમાં થોડી વાર પછી ફરી ચર્ચા કરીશું કે ઘણા લોકો CRM ને અમુક પ્રકારના ટેક્નોલોજી સોલ્યુશન અમુક પ્રકારના સોફ્ટવેર તરીકે ગૂંચવતા હોય છે જે બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરશે મહેરબાની કરીને સમજો કે તે ટેક્નોલોજી છે સોફ્ટવેર છે સિસ્ટમ્સ છે પણ તે માત્ર ટૂલ્સ છે જો તમારી પાસે તમારી આખી સંસ્થાને આવરી લેતી વ્યૂહરચનાની યોગ્ય જમાવટ ન હોય જો તે તમારા વલણનો એક ભાગ ન હોય જો તે તમારા કર્મચારી અને સંસ્થાની સંસ્કૃતિનો ભાગ ન હોય પછી સોફ્ટવેર અથવા ટેક્નોલોજીમાં તમારું ગમે તેટલું રોકાણ હોય તે કામ કરશે નહીં ઉદાહરણ તરીકે ગ્રાહકે ક્યારે સંપર્ક કર્યો કેવા પ્રકારના ગ્રાહકોએ અમારો સંપર્ક કર્યો તેઓને શું ગમ્યું શું ન ગમ્યું ખરીદીનો ઇતિહાસ પસંદગીઓ તે જાણવા માટે ડેટા સંગ્રહ તમારે તે ડેટા એકત્ર કરવો પડશે તમારે એ ડેટાનું વિશ્લેષણ કરવું પડશે તમારે એક સિસ્ટમ બનાવવી પડશે જેથી તમારા ફ્રન્ટ લાઇન સેલ્સ લોકો જ્યારે ગ્રાહક સાથે ચર્ચામાં હોય ત્યારે તેઓ સરળતાથી જોઈ શકે કે ડિલિવરીની સ્થિતિ શું છે તે ગ્રાહકને સેવા આપવા માટે કેટલો સમય લાગશે તેઓ સરળતાથી વેચાણ લીડ ટ્રાન્સફર કરવા સક્ષમ હોવા જોઈએ તેથી એક ગ્રાહક તમારી સેલ્સ પર્સન કે જેઓ કલકત્તામાં ગ્રાહક સાથે પરિચય કરાવે છે તે આ માહિતી સરળતાથી ટ્રાન્સફર કરી શકે છે કે કોઈમ્બતુરમાં તે જ ગ્રાહક અથવા કોઈમ્બતુરમાં તે સંસ્થાના અન્ય ભાગની સમાન માંગ હોઈ શકે છે તેથી આ વેચાણ સમગ્ર સંસ્થામાં ટ્રાન્સફર તરફ દોરી જાય છે ક્રોસ સેલ અને અપ સેલની ઓળખ ક્રોસ સેલનો અર્થ એ છે કે સેવા પ્રકાર A માટે ગ્રાહક પહેલેથી જ તમારો ગ્રાહક છે અને જો કે તે જ ગ્રાહક અથવા સંબંધિત ગ્રાહકોને બીજી સેવા વેચવાની શક્યતા છે જે તમને યુનિટ દીઠ ચોખ્ખું બજાર યોગદાન વધારે આપી શકે છે સેવા B પણ તે જ ગ્રાહકને વેચી શકાય છે તેથી જેને આપણે સેલ અને ક્રોસ સેલ કહીએ છીએ તેનો અર્થ એ છે કે આ સેવા A અન્ય કોઈ વસ્તુ સાથે મળીને ખરેખર તે જ ગ્રાહક સંસ્થાના અન્ય ભાગમાં જઈ શકે છે અથવા તમે A પ્રદાન કરી શકો છો તેમજ તમે હવે કરી શકો છો તેને વધારી શકો છો અને તમે કહી શકો છો કે A પ્લસ C ઓફર કરવામાં આવશે હવે તે ઓફરનો ભાગ હશે તેથી એક ગ્રાહક જે બર્ગર માંગે છે તમે વાસ્તવમાં ગ્રાહકને કેટલીક ચિપ્સ પણ વેચી શકો છો અથવા તમે ગ્રાહકને કેટલાક પીણાં વેચી શકો છો અથવા તમે ખરેખર કોમ્બો ઓફર કરીને તે સંપૂર્ણ તકને અપગ્રેડ કરી શકો છો જેમાં બર્ગર અને ચિપ્સ અને કોકનો સમાવેશ થાય છે તેથી આ અપ સેલ ક્રોસ સેલ તકો દેખીતી રીતે મોટી સિસ્ટમમાં આગળની લાઇન પર સારા ડેટાની ઉપલબ્ધતાની જરૂર છે તેથી ડેટા સંગ્રહ ડેટા વિશ્લેષણ માહિતી પ્રસ્તુતિ આ બધું મહત્વપૂર્ણ છે પરંતુ જો સંસ્કૃતિ વલણ CRM ની નરમ બાજુ યોગ્ય રીતે જમાવવામાં ન આવે તો તે તમામ ઓટોમેશન કામ કરશે નહીં તેથી ઘણીવાર લોકો કહે છે કે CRM ની નરમ બાજુ સખત છે તેથી તમારા કોલ સેન્ટરમાં પ્રતિભાવ પ્રતિનિધિની સામે બધી માહિતી હોઈ શકે છે પરંતુ જો તે પ્રતિભાવ પ્રતિનિધિ સંતુષ્ટ કર્મચારી ન હોય અથવા તણાવની સ્થિતિમાં હોય અથવા તેને યોગ્ય રીતે તાલીમ આપવામાં ન આવી હોય તમને યાદ છે કે સેવાઓના વ્યવસાયમાં લોકોના મુદ્દાઓ દરમિયાન અમે આ બધી ચર્ચાઓ કરી હતી જ્યાં અમે સેવા કર્મચારીના જીવનમાં ભાવનાત્મક શ્રમ અને મર્યાદા ઓછી સેવા અને દ્વૈતતા વિશે ચર્ચા કરી હતી હવે જો તે તમામ મુદ્દાઓને યોગ્ય રીતે સંબોધવામાં આવ્યાં નથી તો પછી કોલ સેન્ટરના પ્રતિનિધિને કોલર આઈડી અને એકાઉન્ટ નંબર વગેરે ઉપલબ્ધ છે કે નહીં તેનાથી કોઈ ફરક પડશે નહીં કારણકે ત્યાં શક્યતા હોવા છતાં સંઘર્ષ ના વલણ ની સમસ્યા છે જે સત્ય ની તે ક્ષણ દરમિયાન સ્પર્શ ના બિંદુ પર હોય શકે છે તેથી અસરકારક બનવા માટે CRM એ આમાંથી પસાર થવું જોઈએ તમારે આ સર્વગ્રાહી સિસ્ટમ અભિગમ અપનાવવો પડશે તેથી તેની શરૂઆત વ્યૂહરચના વિકાસથી કરવી પડશે તેથી સબંધ માર્કેટિંગ અથવા સબંધ આધારિત ટ્રસ્ટની શરૂઆત કોર્પોરેટ વ્યૂહરચનાથી કરવી પડશે ટોચનું સંચાલન સમગ્ર સંસ્થા માટે માર્ગદર્શિકા વ્યવસાય પ્રદર્શનનું મૂલ્યાંકન બધું ગ્રાહક જાળવણી ગ્રાહક સંબંધના સંદર્ભમાં થવું જોઈએ ત્યાંથી આપણે આ મૂલ્ય નિર્માણ પ્રક્રિયામાં જવું જોઈએ જ્યાં ફરીથી તમારા ગ્રાહકને વધુ સારા અને સારા મૂલ્યો ઓફર કરવા પર ભાર મૂકવો જોઈએ તેથી ગ્રાહક લાભ પ્રાથમિકતા હોવો જોઈએ ગ્રાહકોને અલગ અલગ સ્તરે અલગ પાડવાનું શક્ય છે અને હું આ ટાયર કેસ અથવા વંશવેલો પ્રકાર દોરવા માંગતો નથી પરંતુ મારે કહેવું જ જોઇએ કે તમે તમારા ફાયદાઓને માળા તરીકે ગણી શકો અને સમજી શકો કે આ દરેક મોતી એક પ્રકારના ગ્રાહક ગ્રાહકના એક સેગમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે અને આ ચોક્કસ ગ્રાહક સેગમેન્ટ માટે મેળ ખાતી ઓફર છે તેથી ગ્રાહક વિભાગ 1 અને મૂલ્ય દરખાસ્ત 1 ગ્રાહક વિભાગ 2 અને મૂલ્ય પ્રસ્તાવ 2 આ એક સરળ રીત છે જે હું મેળવી રહ્યો છું કારણ કે દેખીતી રીતે મૂલ્ય દરખાસ્ત 1 મૂલ્ય દરખાસ્ત 2 સાથે તદ્દન સંલગ્ન હોઈ શકે છે પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે દરેક ગ્રાહક વિભાગ માટે ચોક્કસ મુખ્ય દરખાસ્ત મૂલ્ય હશે જે ખૂબ જરૂરી હશે અને તે ઓફર અને મેળ ખાતું હોવું જોઈએ અને તે ઉદ્દેશ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્ય પછી બીજો સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય બનો તેથી વ્યૂહાત્મક ઉદ્દેશ્ય પોતાનામાં જ જડિત થવો જોઈએ આ મૂલ્ય નિર્માણ પ્રક્રિયા જે ગ્રાહકની જરૂરિયાત વિભાગ મુજબ મેળ ખાય છે દેખીતી રીતે આનાથી તમારા ગ્રાહક સંપાદન ખર્ચમાં ઘટાડો થશે કારણ કે ફોકસ પછી રીટેન્શન પર છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે આપણે ગઈકાલની ચર્ચામાં જોયું તમામ અલગ અલગ ગ્રાહક વિભાગમાં આ મૂલ્ય દરખાસ્ત ઓફર કરવામાં સમર્થ થવા માટે દેખીતી રીતે અમારી પાસે મલ્ટિચેનલ પ્રક્રિયા હોવી જરૂરી છે અને આ કેવી રીતે ગોઠવવામાં આવશે તે સમજાવવા માટે હું હમણાં જ તમને એક વ્યાપક ડાયાગ્રામ બતાવીશ પરંતુ મને અહીં આ બિંદુને હાઇલાઇટ કરવા દો કે ઘણીવાર અમે ગ્રાહકો તરીકે નારાજ થઈએ છીએ જ્યારે હું કૉલ સેન્ટર પર કૉલ કરું છું અને તેમને કોઈ જાણકારી હોતી નથી તે ચોક્કસ વ્યક્તિને હું આ તબક્કે એક ચોક્કસ સમસ્યાનો સામનો કરી રહ્યો છું અમે ગ્રાહકો તરીકે એવી અપેક્ષા રાખીએ છીએ તેમને ખબર હોવી જોઈએ કે અમે તેમના માટે કેટલા મૂલ્યવાન છીએ તેઓ મારી સાથે કેટલા વર્ષોના સંબંધ ધરાવે છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે વિવિધ પ્રકારના સંપર્ક ઇતિહાસનું એકીકરણ હોય જે ત્યારે જ શક્ય છે જ્યારે સારો ડેટાબેઝ હોય જ્યાં બધું એકસાથે આવી શકે તેથી શું ગ્રાહકે બે મહિના પહેલા બેંક કાઉન્ટર પર ભૌતિક રીતે સંપર્ક કર્યો હોય અને આજે ગ્રાહક ટેલી બેંકિંગ સિસ્ટમ પર કૉલ કરી રહ્યો હોય અથવા ગ્રાહક વેબ આધારિત હેલ્પ ચેનલ દ્વારા કોઈ પૂછપરછ અથવા ફરિયાદ હોય તે સંસ્થા આ બિંદુઓને કનેક્ટ કરવામાં સક્ષમ હોવી જોઈએ અને જાણો કે તે એ જ ગ્રાહક છે અને આ ગ્રાહક સાથેનો આ અમારો ઇતિહાસ છે આ તે જ સમસ્યા છે જે પહેલા પણ હતી અને આ રીતે આ સમસ્યાનું સમાધાન થયું અને શું સમસ્યા 1 સમસ્યા 2 સમસ્યા 3 અથવા સંતોષ 1 અથવા સંતોષ 3 તે બધા જોડાયેલા છે તે સમાન ગ્રાહક ઇતિહાસનો ભાગ છે અને તેથી તે જાણવું આવશ્યક છે અને પછી તમારી પાસે આ તમારી સિસ્ટમનું મૂલ્યાંકન હોવું જોઈએ જ્યાં તમારે સતત જોવું જોઈએ જેથી આ ઉદ્દેશ્યો યોગ્ય રીતે પૂર્ણ થઈ રહ્યા છે કે કેમ અને તે આ માહિતી વ્યવસ્થાપન સિસ્ટમ દ્વારા શક્ય છે આ એક એન્ટરપ્રાઇઝ વાઇડ સિસ્ટમ છે સામાન્ય રીતે આ આજની ERP સિસ્ટમનો એક ભાગ છે જ્યાં ગ્રાહક સાથેનો સમગ્ર સંપર્ક અને ગ્રાહક સાથેની તમામ પ્રવૃત્તિઓ એક જ ડેટાબેઝમાં સંકલિત કરવામાં આવે છે અને તે છે જેણે CRM ની સીમાના અમલીકરણને સમર્થન આપવું જોઈએ એકંદર સિસ્ટમ ડાયાગ્રામ કંઈક આના જેવો દેખાશે કે તમારો પ્રારંભિક બિંદુ કોર્પોરેટ વ્યૂહરચના છે માર્કેટિંગ વ્યૂહરચના તે કોર્પોરેટ વ્યૂહરચનામાંથી પ્રાપ્ત થવી જોઈએ તેથી તમારી વિભાજન લક્ષ્યીકરણ અને સ્થિતિની વ્યૂહરચના અથવા વિવિધ સેવા સ્તરોનું સ્તર અથવા તમારી વ્યૂહરચનાઓનું મંથન સંચાલન એ તમારા વર્તમાન ગ્રાહક આધારને સુરક્ષિત રાખવા માટે છે કે તેઓ તમારી સ્પર્ધામાં જતા નથી આ બધું એકંદર વ્યૂહરચનામાંથી મેળવવામાં આવવું જોઈએ અને તેઓ જટિલ હોવા છતાં પણ નાના માં નાની વસ્તુ સાથે સંકલિત હોવું જોઈએ આ પરિપ્રેક્ષ્યમાં છે તેથી એક CRM ઉદ્દેશ્ય બનાવવો જોઈએ અને CRM ઉદ્દેશ્યએ ગ્રાહકને આપવામાં આવતા ઈનામ સાથે સંસ્થાના લાભને વાસ્તવમાં સંતુલિત કરવું જોઈએ તેથી વફાદારી પુરસ્કારો અને વેચાણ અર્થવ્યવસ્થા જે પુનરાવર્તિત ખરીદીથી આવે છે તેનો સહસંબંધ હોવો જોઈએ તેથી જો તમે એક જ ગ્રાહક પાસેથી લાભ મેળવતા હોવ તો પુનરાવર્તિત ખરીદીને કારણે તમારે ખાતરી કરવી જોઈએ કે ગ્રાહકને અમુક પ્રોત્સાહન મળે તે વિના તમે આગળ વધી શકશો નહીં અથવા એક્ઝિક્યુટિવ CRM સિસ્ટમ તમે ગમે તે પ્રકારના સોફ્ટવેરમાં રોકાણ કરી શકો તેનો કોઈ ઉપયોગ થશે નહીં કારણ કે આ ગ્રાહક જીવન સમય મૂલ્ય જે અમારા માટે એટલો મહત્વપૂર્ણ છે કે લાંબા ગાળાના સંબંધો ત્યારે જ શક્ય છે જ્યારે તમારી પાસે તમારા ઉદ્દેશ્ય સંસ્થાકીય ઉદ્દેશ્યો અને ગ્રાહક મૂલ્યો અથવા ગ્રાહક લાભો ગ્રાહક પુરસ્કારો સાથે સારી રીતે મેળ ખાતો હોય અને લો આપો અને લો આ મલ્ટિચેનલ એકીકરણ દ્વારા ચલાવવામાં આવે છે કે અમે વેચાણ ઓટોમેશન ચેનલ ઓટોમેશન ટેલિસેલ્સ સંસ્થાકીય ક્લાયન્ટ્સ વગેરેની ચર્ચા કરી હતી અને આ CRM હોવું જોઈએ તેથી CRM મૂલ્યાંકન પ્રક્રિયાએ જોવું જોઈએ કે આ મલ્ટિચેનલ એકીકરણ કામ કરી રહ્યું છે તે જોવું જોઈએ કે મૂલ્ય દરખાસ્તની આ મેચિંગ સંબંધિત ગ્રાહક પુરસ્કારો સાથે થઈ રહી છે અને આ શક્ય છે જ્યારે તમારી પાસે સારું એન્ટરપ્રાઈઝ એકીકરણ હોય ત્યારે આ પ્રકારનું પ્રણાલીગત કામ માહિતી અને સંચાર ટેકનોલોજી દ્વારા એકસાથે શક્ય છે જ્યાં ડેટા વેરહાઉસને એનાલિટિક્સ માર્કેટિંગ એનાલિટિક્સ ઓપરેશનલ એનાલિટિક્સ અને એપ્લિકેશન્સ વગેરે દ્વારા સપોર્ટ કરવામાં આવશે તેથી CRM ની સામાન્ય નિષ્ફળતાઓ વિશે હું વારંવાર ચર્ચા કરતો આવ્યો છું કારણ કે CRM ને એક તકનીકી પહેલ તરીકે જોવામાં આવે છે અને એક વ્યૂહાત્મક પહેલ તરીકે જોવામાં આવે છે જેમાં વાસ્તવમાં ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સમગ્ર સંસ્થાને સ્વીકારવી જોઈએ સમગ્ર હેતુ ગ્રાહકને શક્ય તેટલા લાંબા સમય સુધી રાખવાનો છે જેથી આ ગ્રાહકનું જીવનકાળ મૂલ્ય 2 વર્ષનું મૂલ્ય નથી પરંતુ 15 વર્ષનું મૂલ્ય છે તેથી સમગ્ર વિચાર એ છે કે ગ્રાહક તમારી સેવાઓનો વર્ષ વર્ષે સતત ઉપયોગ કરે અને ત્યારે જ આ CLV એક અર્થપૂર્ણ શબ્દ CRM બની જાય છે તેથી જો કંઈ હોય તો યોગ્ય હોવું જે તમારી વ્યવસાય પ્રક્રિયામાં આદતો અને તમારી સંસ્થાના સંમેલનોમાં તમારી સંસ્કૃતિમાં છે જે તે રીતે આવે છે જેને દૂર કરવાની જરૂર છે જેને દૂર કરવી પડશે જેથી CRMમાં તમારું રોકાણ ઉપયોગી બને તેથી CRM વ્યૂહરચના વ્યાખ્યાયિત કરવા માટે અમારે આ મુદ્દાઓ પૂછવા પડશે અને આ પ્રશ્નોના જવાબ આપવા પડશે તેથી તમારે અહીંથી શરૂઆત કરવી જોઈએ તેથી અન્ય તમામ તકનીકી વસ્તુઓ કે જે આપણે આ પ્રકારની આકૃતિમાં જોઈ છે અને સિસ્ટમ કેવી રીતે જમાવશે તે આ પ્રશ્નથી શરૂ થવી જોઈએ ગ્રાહકની વફાદારી વધારવા માટે અમારી મૂલ્ય દરખાસ્ત કેવી રીતે બદલવી જોઈએ દરેક ગ્રાહક સેગમેન્ટ માટે એકથી એક માર્કેટિંગ અને સેવા વિતરણ કેટલું યોગ્ય છે વૉલેટનો હિસ્સો વધારીને નફાની વૃદ્ધિની સંભાવના શું છે અથવા સમાન ગ્રાહક માટે અન્ય કમાણી શક્ય છે ગ્રાહક સ્તર અથવા વિભાગ દ્વારા આ કેટલો બદલાય છે તેથી આ એવા પ્રશ્નો છે જેના જવાબ તમે તમારી CRM સિસ્ટમમાં રોકાણ કરતા પહેલા આપવાના રહેશે અને તેથી સારાંશ માટે ગ્રાહકની વફાદારી એકદમ મહત્વપૂર્ણ છે નેટ માર્કેટિંગ યોગદાનની નફાકારકતા ચોખ્ખા બજાર યોગદાન અને વફાદારીનો પાયો બનાવવા માટે ગ્રાહકની જરૂરિયાતો અને ક્ષમતાઓ વચ્ચે સારી રીતે ફિટ શામેલ છે તેથી આ યોગ્ય પ્રકારનું વિભાજન છે જે તમારી ઓફરિંગને ગ્રાહકની જરૂરિયાતો સાથે તમારી ક્ષમતાઓ સાથે મેળ ખાતું હોય છે તેથી આ ગ્રાહકની આવશ્યકતા છે આ તમારી યોગ્યતા હોવી જોઈએ અને ઓફર કરવી તે સારી રીતે મેળ ખાતી હોવી જોઈએ અને આ વિવિધ સ્તરે કરી શકાય છે તેથી તેમાં કેટલીક સેવાઓમાં ચાંદી સોનું પ્લેટિનમ પ્રકારના સ્તરો હોઈ શકે છે તે સ્વીકારવામાં આવે છે અને તે કરવું જોઈએ અને સેવાની ગુણવત્તા દ્વારા ગ્રાહક સંતોષ મેળવવો જોઈએ ગ્રાહક વફાદારી બોન્ડ આપવા અને લેવા પર આધારિત હોવા જોઈએ ત્યાં ઈનામ હોવું જોઈએ ત્યાં સામાજિક માળખાકીય અને કસ્ટમાઈઝેશન બોન્ડ હોવા જોઈએ આ ત્રણ પ્રકારના બોન્ડ છે જેની અમે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી અને તે એ છે કે આપણે આ સભ્યપદ અને વફાદારી કેવી રીતે બનાવવી જોઈએ અને ગ્રાહક પક્ષપલટો માટે વફાદારી આધારિત પ્રોગ્રામ વ્યૂહરચનાઓમાં ગ્રાહક પક્ષપલટોનું વિશ્લેષણ શામેલ હશે જેને અમે મંથન અને દેખરેખ પણ કહીએ છીએ તેઓ શા માટે છોડી રહ્યા છે શા માટે મંથન થઈ રહ્યું છે તેથી અમે ગયા અઠવાડિયે પસાર થયેલા ગ્રાહકોને પાછા જવાના એક્ઝિટ ઇન્ટરવ્યુ વિશે અને તે શોધવા વિશે ચર્ચા કરી હતી શા માટે જાય છે અને તેઓ હવે તમારી સેવાને તમારી હરીફ સેવા સાથે કેવી રીતે સરખાવે છે વગેરે વગેરે અને હા સેવા પુનઃપ્રાપ્તિ વિશેનો આખો મુદ્દો જેની અમે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી તેથી છેવટે જો તમારી પાસે સારો વ્યૂહાત્મક અભિગમ અને સારો પ્રણાલીગત અભિગમ હોય અને તમે તેને સારા માનવ સંસાધન લોકોલક્ષી વ્યૂહરચના જમાવટ અભિગમ સાથે મેળ ખાશો અને તમે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરો છો તેની સાથે તમે સંસ્થાઓના મૂલ્યોની સંસ્કૃતિ સાથે મેળ ખાતા હોવ જો ગ્રાહકની જાળવણીના ઉદ્દેશો સંસ્થાના દરેક સ્તર પર સર્વોચ્ચ ઉદ્દેશ્ય બની જાય અને મેનેજમેન્ટનું જોડાણ બની જાય તો તમારી રિલેશનશિપ માર્કેટિંગ વ્યૂહરચના કામ કરશે પછી તમારું CRM રોકાણ ફળદાયી રહેશે